તો ચાલો આપણે વેક્ટર કેલ્ક્યુલસ ના કેટલાક કોમન થિયરમ વિશે વાત કરીશુ તેથી આપણે પ્રમેય ભણતા પહેલા આપણે ફરીથી વિવિધ પ્રકારનાં ઈંટેગ્રલ્સથી એલિમેન્ટ છે અને હવે પછી મહત્વપૂર્ણ પોઈન્ટ છે ઈંટેગ્રલ તેથી તમે કલ્પના કરી શકો છો ત્રણ પ્રકારનાં ઈંટેગ્રલ્સ છે જે આપણે ભણીશુ તે લાઈન ઇન્ટેગ્રલ સરફેસ ઇન્ટેગ્રલ અને વોલ્યુમ ઇન્ટેગ્રલ છે તેથી અહીં લાઈન ઇન્ટેગ્રલ છે તે બે પ્રકારો હોઈ શકે હું બિંદુ a થી બિંદુ b તરફ જઈ શકું છું જેમ કે આપણે તે પહેલાં પણ કર્યું હતુ તેથી અહીં એક બિંદુ છે અહીં એક બિંદુ છે તેથી આ ઇન્ટેગ્રલ ના પ્રકાર ના આધારે તે પાથ પર આધાર રાખે છે કે ન પણ રાખે કારણ કે આપણે જોયું છે કે જો a ગ્રેડ f તરીકે લખી શકાય છે તો ઇન્ટેગ્રલ આ માર્ગ પર નથી તો આ એક પ્રકારનો ઇન્ટેગ્રલ છે બીજી પ્રકારનુ લાઇન ઇન્ટિગ્રલ પણ છે જે આપણે જોયુ છે જે બંધ પાથની આજુ બાજુ નુ ઇન્ટેગ્રલ છે અને તે માટેનો સંકેત એ છે કે આપણે સામાન્ય રીતે એક માર્ગ મૂકી શકીએ છીએ જેનો અર્થ કેટલાક પ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે આ એક રસ્તો છે અને હું તેને દ્વારા રજુ કરીશ તેથી આ બે પ્રકારનાં ઈંટેગ્રલ્સ છે જે આપણે આગળ ભણીશુ જે બહુજ આસાન છે પછી સર્ફેસ ઈંટેગ્રલ્સ આવે છે હવે તમે કેટલી ખૂબ સરળ હોય એવી કેટલા પ્રકારની સપાટીઓની અપેક્ષા રીતે કરી શકો છો Student ખુલ્લી અને બંધ સપાટીઓ તેથી ઉદાહરણ તરીકે તમે જાનો છો કે જો હું અહીં કપ લઉ અથવા અહીંની સપાટીને તેથી આ કપની સપાટી એ ખુલ્લી સપાટી રજૂ કરે છે તેથી ચાલો આપણે આ S કહીએ તેથી આ ઇન્ટેગ્રલ આ પ્રકારનું હોઈ શકે છે વિદ્યાર્થી ખુલ્લો તેવી જ રીતે જો હું હવે આ કપની લિડને અહીંથી બંધ કરું છું તો તે એક કપ છે જેની ઉપર લીડ છે હવે તે એક બંધ સપાટી છે અને તે જ ઇન્ટેગ્રલ અહીં સીમ્બોલ સાથે રજૂ કરી શકાય અને હું તેને આ પ્રમાણે લખું છું તેથી એક ખુલ્લી સપાટી તેમા કેટલું વોલ્યુમ હશે તેના વિશે હુ વાત કરી શકતો નથી તેથી હું કહી શકતો નથી તેનુ વોલ્યુમ કુટલુ હશે તમે અનંત કહી શકો છો અથવા તમે અનડીફાઈન કહી શકો છો પરંતુ બંધ સપાટી વોલ્યુમની ચોક્કસ મર્યાદિત કિંમતનો સમાવેશ કરે છે તેથી તે યાદ રાખવું અગત્યનું છે અને છેવટે અન્ય પ્રકારનું ઇન્ટેગ્રલ છે જે આપણે વોલ્યુમ ઇન્ટિગ્રલ તરીકે મળીએ છીએ અહીં બહુ અલગ નથી તે માત્ર બંધ વોલ્યુમ V પર ઈંટેગ્રેશન છે કેટલીકવાર તમે આના જેવુ સુત્ર મળશેતે વોલ્યુમ પરના વેક્ટરનુ ઇન્ટેગ્રલ છે આપણે ગભરાવાની જોઈએ નહીં આપણે કોમ્પોનન્ટ ખોલવાનું છે તેથી આ દરેક ઘટક dv સાથે ઈંટેગ્રેશન થવા જઈ રહ્યું છે અને તે બરાબર છે તેથી આ ક્વોંટીટી છેવટે સ્કેલેર અથવા વેક્ટર બનશે તે એક વેક્ટર બનશે અને વેક્ટરના કોમ્પોનંટ અહીં આ પ્રમાણે આપવામાં આવે છે તે આ વેક્ટરના કોમ્પોનંટ છે બરાબર સમસ્યાની પરિમાણતાને ધ્યાનમાં લીધા વિના તમારે એક નાની વસ્તુની આદત પાડવી પડશે ઉદાહરણ તરીકે આ 1D છે આ 2D છે અને આ 3D છે અમે ફક્ત એક ઈંટેગ્રલ ચિહ્ન મૂકવા જઈ રહ્યા છીએ અન્ય અભ્યાસક્રમોમાં તમે જોયું હશે કે જો તે ટુ ડાઈમેંશન ઇન્ટિગ્રલ છે તમે ડબલ ઇન્ટિગ્રલ મૂકશો અને તમે ટ્રિપલ ઇન્ટિગ્રલ મુકશો પરંતુ અમને લાગે છે કે સંદર્ભથી સ્પષ્ટ છે કે ડિફરન્સલ એલિમેન્ટના કારણે તે સીંગલ ઇન્ટિગ્રલ ડબલ કે ટ્રિપલ ઇન્ટિગ્રલ છે તેથી જો તમે જોશો તો તમે જાણો છો કે તે વોલ્યુમ ઇન્ટિગ્રલ છે તેથી અમે અહીં આ મ્લ્ટીપલ સીમ્બોલ મુકીશું નહીં તે સંદર્ભમાંથી બરાબર સ્પષ્ટ થશે તેથી ધ્યાનમાં રાખવા માટે માત્ર આજ જ છે અહીં તમે એક સીંગલ ડાઈમેન્શન ઇન્ટેગ્રલ માં આ dl એ લાઈન એલીમેન્ટ છે તમે જોઈ શકો છો કે કેટલીક લંબાઈ અને દિશા સાથે એક નાની રેખા છે સરફેસના કિસ્સામાં સરફેસ એલીમેંટ કેવુ દેખાશે તે કંઈક આવું હશે તે નોર્મલ વેક્ટરની સાથે એક નાનો પૅચ છે તેથી તેની કેટલીક દિશા છે અને તેમાં થોડો એરીયા છે તેથી આ અહીં કે મેં લખ્યું છે અથવા તમે તેને આ રીતે લખી શકો છો જે અહીં એરીયા અને વેક્ટર છે બરાબર તેથી જ્યારે આપણે ds વેક્ટર લખીએ છીએ તે સમજાય છે વોલ્યુમ ઇન્ટિગ્રલ્સ માટે આપણે ચિંતા કરવાની જરૂર નથી કે તેને કોઈ દિશા નથી તે ફક્ત તમે જાણો છો કે આના જેવું ડીફરંશીય્લ વોલ્યુમ લો જે અંદરનું વોલ્યુમ છે તેથી અત્યાર સુધી હું x y z ની ભાષાનો ઉપયોગ કરી રહ્યો છું પરંતુ તે જરૂરી નથી કે હું સ્ફેરીકલ કોઓર્ડિનેટ્સનો અથવા સીલીંડ્રીકલ કોઓર્ડિનેટ્ ઉપયોગ કરી શકું તે હાલની સમસ્યા પર નિર્ભર કરે છે કે આપણે એવા સંકેત ઉપયોગ કરીશુ કે જેના આધારે તે સમસ્યાનું નિરાકરણ શું સરળ બનાવે છે તેથી આ એવા ઇન્ટિગ્રલ્સ છે જે આપણે વારંવાર જોઈશુ ચાલો આપણે વેક્ટર કેલ્ક્યુલસમાં આપણા પ્રથમ મુખ્ય પ્રમેય તરફ આગળ વધીએ જે સામાન્ય રીતે ડાયવર્જન્સ પ્રમેય તરીકે ઓળખાય છે જુદા જુદા પુસ્તકો તેમને જુદા જુદા નામોથી અલગ તરીકે ઓળખાવશે અમે ગૌસ થિયરમ પણ સમાન પ્રમેયનો અભ્યાસ કર્યો છે તેને ગ્રીન્સ થિયરમ પણ કહેવાય છે ગૌસ અને ગ્રીન બંને પ્રખ્યાત ખૂબ જૂના વૈજ્ઞાનિકના નામ છે તેથી આને સમજાવવા માટે ચાલો પહેલા આપેલ સાહજિક ભૌમિતિક અર્થઘટનનો એક સાહજિક પ્રકાર લખીએ કે આ ડાયવર્જંસ પ્રમેય શું છે અને તેના વિશે વિચારવાની સૌથી સરળ રીત આપણે કહીએ કે મારી પાસે એક નળ છે અને જે અહીં પાણી આપી રહ્યું છે અને ચાલો આપણે તેને અહીં કેટલાક કાલ્પનિક વોલ્યુમમાં બંધ કરીએ તેથી તે બંધ છે તેથી તે એક બંધ સપાટી છે જે આપણે કરી રહ્યા છીએ અને હું શોધવા માંગુ છું કે હું આની અંદર પાણીનું સંતુલન કરવા માંગુ છું જે મે આ આકૃતિ દોર્યું છે તેથી અત્યારે અહીં માત્ર એક જ નળ છે અને ચાલો કલ્પના કરીએ કે હું આને સ્થિર સ્થિતિમાં વિચારી રહ્યો છું તેનો અર્થ એ કે નળ લાંબા સમયથી ચાલુ છે આ વોલ્યુમમાં જે પણ પાણી ભરવાનું હતું તે બરાબર ભરાઈ ગયું છે તેથી ચાલો કહીએ આ સપાટી પરથી પાણી નીકળી ગયું છે કે જો હું માપવા માંગતો હતો તેથી આ એક સપાટી S છે જેમાં વોલ્યુમ V નો સમાવેશ થાય છે તેથી સપાટી પરથી પાણી બહાર જઈ રહ્યુ છે દેખીતી રીતે કારણ કે નળ અહીં છે તે એક જાદુઈ નળ છે તે સૌથી વધુ જોડાણ ધરાવે છે તે ફક્ત ત્યાં જ દેખાય છે તેથી અહીંથી પાણી નીકળી રહ્યું છે તો તમે શું કરી શક્યા તમે ફક્ત અહીં સપાટી પર ઉભા રહી શકો છો અને ફ્લક્સ કેટલું યોગ્ય છે તે માપી શકો છો પ્રવાહ કેટલી બહાર જાય છે તો તમે શું કરી શકો તમે માત્ર અહીં સપાટી પર પર ઉભા રહી શકો છો અને માત્ર પ્રવાહ કેટલો છે તે માપી શકો છો પ્રવાહ કેટલું બહાર જાય છે હવે જો પાણી ઉદાહરણ તરીકે અહીં આ સપાટી પર જો પાણી સપાટી પર આ રીતે વહેતું હોય તો શું તે દેખીતી રીતે બહાર વહેતું નથી તેથી એક પ્રવાહ છે જે સપાટીની દિશા પર આધારિત છે તેથી અહીં એક નોર્મલ વેક્ટર છે અને વેક્ટર તે અહીંથી કેટલું બહાર નીકળી રહ્યું છે તેથી જો તમે અહીં લખેલા પ્રમેયની સુત્ર જુઓ જ મે અહીં લખ્યુ છે તો અહીં આ સુત્ર બાહ્ય પ્રવાહ બરાબર છે યાદ રાખો કે ds ની અંદર તેની અંદર સામાન્ય વેક્ટર હતું કારણ કે તે સમજાયું અને મારે વેક્ટર ક્ષેત્રની ડોટ પ્રોડક્ટને તે સામાન્ય વેક્ટર સાથે લેવાની હતી જેનાથી મને ખબર પડી કે કેટલું બહાર જઈ રહ્યું છે તેથી આ બહાર જઈ રહેલા પાણીની ગણતરી માટે અર્થપૂર્ણ છે હું વધુ સીધી ગણતરી કરી શકું છું જો હું નળને જાણું છું જો મને ખબર છે કે આમાં કેટલા નળ છે અત્યારે મેં માત્ર એક જ નળ બતાવ્યો છે પણ તેઓ વધારે નળ હોઈ શકે છે તેથી મારી પાસે નળ છે અભિવ્યક્તિ અથવા ક્વોંટીટી શું હતી જે મેં વર્ણવ્યું હતું કે જે માપ્યું કે વેક્ટર ક્ષેત્ર કેટલું આઉટગોઇંગ હતું શું ડાયવર્ઝન્સ યોગ્ય હતી તે મને કહે છે કે કંઈક કેટલું બહાર જઈ રહ્યું છે તેથી હું આ વેક્ટર ક્ષેત્રને લઈશ જે પાણીના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે જો મને આ અંદરના વિવિધ બિંદુઓ પર આ ડાઈવર્જંન્સ જાણવા મળે તો મને કુલ કેટલું આઉટગોઇંગ જઈ રહ્યુ છે તેની કુલ માહીતી મળશે પરંતુ તે વોલ્યુમના દરેક બિંદુએ છે તેથી તે અહીં સુત્ર છે આ તે કેટલું ડાઈવર્જ થાય છે અને મારે વોલ્યુમ પર આ ઈંટેગ્રેશન કરવું પડશે કારણ કે ત્યાં ઘણાં બધાં અને ઘણાં બધાં નળ હોઈ શકે છે તેથી આ એક જ સમસ્યાને ગણવાની બે રીતો છે અને તે ભૌમિતિક ચિત્ર છે કે આપણે આની ગણતરી કેવી રીતે કરીએ આપણે પાણીનું બજેટિંગ કેવી રીતે કરવાની જરૂર છે તમે કાં તો તે વોલ્યુમ V પર કરી શકો છો અથવા તમે તેને S પર કરી શકો છો અને યાદ રાખો કે આ સપાટીને બંધ કરવી પડશે કારણ કે હું વોલ્યુમ વિશે વાત કરી રહ્યો છું તેથી તેથી આ બંધ સપાટી અહીં છે તેથી આ તમારું ડાયવર્જન્સ પ્રમેય ઠીક છે આ ભૌમિતિક ચિત્ર હતું તે ટૂંક સમયમાં સાબિતે પર આવીશુ હું અહીં એક ટિપ્પણી કરવા માંગુ છું ડાબી બાજુ કેટલા ડાઈમેંશન છે કેટલા ઈંટેગ્રલ કેટલા છે ત્રણ ડાઈમેંશનમાં તેથી વોલ્યુમ ઈન્ટેગ્રલ જ્યારે જમણી બાજુએ કેટલા ડાઈમેંશનમાં ઈન્ટેગ્રલ છે બે ડાઈમેંશન બરાબરને તેથી ગણતરીના દૃષ્ટિકોણથી આ તે મુદ્દો છે જે હું કહેવા માંગુ છું કે તે સમસ્યાની ડાઈમેન્શનાલીટી ઘટાડવામાં મદદ કરે છે વિદ્યાર્થી બે ડાયમેન્શન ચાલો આપણે કહીએ કે એક સમસ્યા છે જેનો હું ઉપયોગ કરું છું હું ડાબી બાજુએ હલ કરું છું પછી તેને આંકડાકીય રીતે ઉકેલવા માટે મારે વોલ્યુમને નાના નાના ટુકડાઓમાં વિભાજીત કરવું પડશે અને વોલ્યુમના દરેક ભાગ પર થોડી ગણતરી કરવી પડશે જ્યારે જમણી બાજુ મને કહે છે કે સમાન ગણતરી માત્ર સપાટી પર જ કરી શકાય છે મારે જમણે જવાની જરૂર નથી તેથી આપણે જાણીએ છીએ કે સપાટી કરતા વોલ્યુમ એક મોટો જથ્થો છે તેથી આ અમને મદદ કરે છે આ એક યુક્તિ છે જેનો ઉપયોગ આપણે ગણતરીની સમય ઘટાડવા માટે કરીએ છીએ આ ફરીથી ડાયવર્જન્સ પ્રમેયનો ખૂબ જ ગણતરીત્મક વિચાર છે હવે આ માટે સાબીતી એકદમ સરળ છે તેથી હું તેને સંપૂર્ણ રૂપરેખા આપીશ નહીં પરંતુ અમારી પાસે તેનો સંક્ષિપ્ત વિચાર હશે ચાલો આપણે જમણી બાજુથી શરૂ કરીએ ઓકે તેથી જમણી બાજુ મને કહે છે કે તે કેટલીક સપાટી પરથી નો ફ્લ્ક્ષ છે તો ચાલો એક નાનું બોક્સ લઈએ તેથી આ મારું x y અને z ઉપરની તરફ નિર્દેશ કરે છે આ મારું નાનું બ બોક્સ છે અને આપણે કહીએ કે અહીં કેન્દ્ર બિંદુ છે અને દરેક દિશામાં મારી પાસે આ બોક્સ છે તેની પહોળાઈ છે અને અહીં ઊભુ છે બરાબરને હવે આ નાના માટે આ નાના વોલ્યુમ V માટે હું જમણી બાજુની ગણતરી કરવાનો પ્રયાસ કરું છું જેથી જમણી બાજુ આ સપાટી માટે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ સપાટીઓ લઈએ આ અને આ બરાબર તેથી આ એવી સપાટીઓ છે કે જેના માટે આ સપાટી માટે બાહ્ય નોર્મલ શું છે બરાબર તેથી આ સપાટી માટે તે હેટ છે અને આ સપાટી માટે સામાન્ય પાછળની દિશામાં જમણી તરફ નિર્દેશ કરે છે તેથી તે x બનશે તેથી આ x બરાબર છે તેથી ચાલો આપણે અહીં માત્ર સપાટીની ઇન્ટેગ્રલની ગણતરી કરીએ ચાલો આપણે ફક્ત x હેટ સપાટીઓની લઈએ તેથી ચાલો આપણે માની લઈએ કે આ વોલ્યુમ ખૂબ નાનું છે કે આ ફંક્શન તેની અંદર બહુ બદલાતું નથી તેથી જો હું લઈશ તો ચાલો પહેલા આ બાજુ અહીં લઈએ તો હું તેને શું કહી શકું તેથી તે હવે હશે આપણે ધારી શકીએ કે નું ફંક્શન મૂલ્ય વધુ કે ઓછું સ્થિર છે તો હું આને A કહી શકું છું કે A નો કયો ઘટક આવવાનો છે તે શુ આવશે હું નોર્મલ સાથે ડોટ પ્રોડક્ટ લઈ રહ્યો છું નોર્મલ એ x હેટ ની સમાનમાં છે તો કયો ઘટક જીવંત રહેશે ફક્ત x ઓકે તેથી હું આને લખીશ અહીં આ સપાટી પર શું છે કોઓર્ડિનેટ્સના મૂલ્યો શુ છે તેથી મારી પાસે હશે હું જે કરી રહ્યો છું તે છે હું આ જગ્યાના કેન્દ્રમાં ફંક્શન નુ મુલ્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું જગ્યાનું કેન્દ્ર ફક્ત બનવાનું છે અને માઈનસ આ બાજુનું કંટ્રીબ્યુશન ઓકે આ બાજુથી કંટ્રીબ્યુશન કે જે ઘટકો સર્વાઈવ કરે છે x તે છે જે બચે છે ઓકે મૂલ્ય શું છે અહીં આર્ગ્યુમેંટ શું છે વિદ્યાર્થી તેથી તે પાછળની બાજુ છે તેથી તે કેન્દ્રથી અંતરથી દૂર છે અન્ય કોઓર્ડિનેટ્સ બદલાશે નહી તેથી આ વેક્ટર ઘટક છે જે A થી આવી રહ્યું છે અને મને માત્ર એક જ વસ્તુની જરૂર છે જે સપાટીનો વિસ્તાર છે તો આનો સપાટીનું ક્ષેત્રફળ કેટલુ છે Student dy વિદ્યાર્થી dy dy નથી પણ અને બરાબર હવે શું આ તમને અહીં આ સુત્ર કોની યાદ અપાવે છે હવે જે કરવાનુ છે તે છે ગુણાકાર અને ભાગાકાર દ્વારા તેથી જો હું તેમ કરીશ તો હું મેળવીશ અને આ અહીં હું અન્ય ઘટકો બદલીશ નહી કારણ કે તેઓ બદલાતા નથી આ બનશે બદલો નહીં અને આખુ સુત્ર ભાગ્યા કરો અને જો હું લીમીટ લઉં કારણ કે આ પદો શૂન્ય થઈ રહ્યા છે વિદ્યાર્થી આ સૂત્ર અહીં આ રીતે થઈ જશે આ શું બને છે dv બરાબર આ ડિફરન્સિયલ વોલ્યુમ બને છે અને અહીં આ સૂત્ર નોંધે છે કે તે કયું કમ્પોનન્ટ છે જે ફક્ત બદલાઇ રહ્યું છે તે છે x કોમ્પોનન્ટ તેથી તે છે બરાબર તેથી તે યોગ્ય છે તેથી આ ધ્યાનમાં લે સપાટીને નોર્મલ સાથે તેવી જ રીતે બે સપાટીઓ હશે નોર્મલ સાથે y હેટ સાથે અને બે સપાટીઓ હશે z હેટ સાથે તેથી મને મળ્યું છે કે જે કોમન હશે તે dv છે પછી હું આ અન્ય પદો સાથે પાર્શીયલ કરીશ તો મને છેવટે આ મળશે ઓકે તેથી આપણે તે કેવી રીતે મેળવીએ છીએ અને અહીં આ આપણા સુત્ર જેવું લાગે છે બરાબર ને તેથી અમારી પાસે અહીં એક સંતોષકારક ભૌમિતિક વિચાર છે જે વોલ્યુમ વહેવા વિશે વાત કરે છે અને અમે તેને ખૂબ જ સરળ રીતે સાબિત કરી શકીએ છીએ અને આશા છે કે આ તમને આને કેવી રીતે ઉકેલવું તે અંગે પૂરતો વિશ્વાસ આપ્યો છે તેથી આ ડાયવર્જન્સ પ્રમેય છે અને જેમ મેં ઉલ્લેખ કર્યો છે કે તે આપણને સમસ્યાની પરિમાણોંને ઘટાડવામાં મદદ કરે છે ચાલો આપણે આગળ વધીએ જે આપણે કર્લને સાંકળીશું તેથી તે કર્લ પ્રમેય છે જેને સ્ટોકના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી સ્ટોકની પ્રમેય અહીં કર્લને કંઈક સાથે સંબંધિત કરવા જઈ રહ્યો છે તેથી આ x એ પ્રમેયનું નિવેદન છે કારણ કે પહેલા તેનું ભૌમિતિક ચિત્ર લેશે અને પછી તેને કેવી રીતે સાબિત કરવું તે જુઓ તેથી કર્લનું ભૌમિતિક ચિત્ર એ છે કે પોતે કેટલું ફરતું હતું તો હવે અહીં A નું કર્લ છે તેથી તે મને કહે છે કે વેક્ટર ક્ષેત્ર કેટલું ફરે છે પરંતુ તે બધું જ નથી તે ત્યાં એક સરફેસ ના વેક્ટર નુ ડીફરંશીયલ સરફેસ એલીમેંટ નુ ડોટ પ્રોડક્ટ છે તેથી તે વેક્ટર ક્ષેત્રનું સ્વર્લ છે અને તે પછી તેનુ ફલ્ક્ષ અને પછી તેનુ ઈંટેગ્રલ ઓકે તેથી નોંધ લો કે આ કેવા પ્રકારનું ઇન્ટેગ્રલ છે બંધ અથવા ખુલ્લી સપાટી વિદ્યાર્થી ખુલ્લી સપાટી તે એક ખુલ્લી સપાટી છે તે વર્તુળ નથી તેની આસપાસ નથી તેથી હું આના જેવી સપાટી વિશે વિચારી શકું છું અને આમાં આ મારી સપાટી છે હું તેને અહીં લખીશ તેથી ચાલો આપણે અહીં એક નાનો પેચ dS લઈએ આ dS પાસે અહીં નોર્મલ વેક્ટર છે હવે અહીં આ સપાટી પેચમાં શું થઈ રહ્યું છે તે હું આ સ્વર્લ ના આઉટગોઇંગ ફ્લક્ષની ગણતરી કરી રહ્યો છું અને તે સમગ્ર સપાટી પર થવાનું છે તેથી મારે આની જેમ સપાટીને વિવિધ પેચોમાં તોડીને તેને સરવાળો કરવો પડશે હવે યાદ રાખો કે આપણે વેક્ટર સ્વર્લ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ પેચમાં તે કેટલું ઘૂમરાઈ રહ્યું છે આ પેચમાં તે કેટલું ઘૂમરાઈ રહ્યું છે અને તેથી હવે તમે જોઈ શકો છો કે હું આ ઈન્ટરફેસને અહીંથી ઝૂમ ઈન લઈશ તેથી મારી પાસે બે પેચો છે જે જમણી બાજુએ છે અહીં આ પેચ ફરતો આ દિશામાં જઈ રહ્યો છે આ પેચમાં સ્વર્લ આ દિશામાં જઈ રહ્યું છે તેથી જો હું અહીં આ કોમન કિનારીને જોઉં તો આ સ્વર્લ કેટલાક અર્થમાં રદ થઈ રહ્યા છે તેથી જો હું આનો સરવાળો કરું તો શું બાકી રહીશે તમે જાણો છો કે જો હું આ બધા પેચો પર સરવાળો કરું તો એવા કયા ભાગો છે જે રદ નહીં થાય બહારની બાજુ બરાબર છે તેથી અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તે રદ થવાનું નથી તેથી ભૌમિતિક રીતે આપણે શું કહી શકીએ કે તમે સ્વર્લ ની બહાર જતા ફ્લક્ષની ગણતરી કરવા માંગો છો તેને અહીં દરેક એલીમેંટ પર તે કરવાને બદલે અહીં માત્ર સપાટીની ઉપર જ કેમ ન જઈએ અને વેક્ટર ફીલ્ડ એકત્રિત કરો જે સપાટીની ઉપર છે જે મને મારું સ્વર્લ આપશે તે છે તો એ છે જે અહીંથી હું મેળવી શકું બરાબરને તેથી ભૌમિતિક ચિત્ર ખૂબ જ સ્પષ્ટ છે કે અહીં સ્વર્લ આવે છે તેઓ બધા આંતરિક સીમાઓ પર રદ કરે છે અને આ ફક્ત તે જ્ગ્યા છે જ્યા રદ કરતા નથી તેથી આને જુઓ આપણે અહીં ઝૂમ કરીએ ચાલો આપણે અહીં આ સ્વર્લ જોઈએ તેથી અહીં તે આ દીશામાં જઈ રહ્યુ છે કોઈ તેને રદ કરતુ નથી તેવી જ રીતે અહીં અને અહી તેથી વળાંકવાળી સપાટી પર તે સીધી જ સીધી રીતે લઈ શકે છે અને તે જ સ્ટોકના થીયરમનું ભૌમિતિક ચિત્ર છે જો તમે આ જાણતા ન હોવ તો તમે જાણો છો કે તમે આ સુત્રને જોશો તો તમે ખૂબ ગભરાઈ જશો ઘણા વિચિત્ર દેખાતા પદો પરંતુ ભૌમિતિક ચિત્ર ખૂબ સ્પષ્ટ છે એ જ રીતે હવે આ સુત્ર માટે આપણે શું કરી શકીએ ચાલો આપણે સાબિતી કરવાનો પ્રયત્ન કરીએ જેમ આપણે પહેલા કર્યો હતો તેથી ફરીથી આપણે જમણી બાજુ લઈશું અને સુત્રને સરળ બનાવવા માટે અમે ફક્ત x y ગ્રાફમાં પૅચ કરવા માટે પ્રયત્ન કરીશું તેથી આ મારો x y છે આ મારો પેચ છે હું લેવા જઈ રહ્યો છું આ ફરીથી કેન્દ્ર બિંદુ અને આ પેચમાં કેટલાક છે અને કેટલાક છે જે આ પેચની પહોળાઈ છે અને આ રીતે હું આનો સરવાળો કરવા જઈ રહ્યો છું અહીં જમણી બાજુ મૂલ્યાંકન કરો તો આ તે છે જે હું કરવા જઈ રહ્યો છું હવે મારું વેક્ટર ફીલ્ડ જે રીતે મેં તેને દોર્યું છે ચાલો આપણે ધારીએ કે A એ x y પ્લેનમાં છે તેથી તે મારું વેક્ટર ફીલ્ડ છે હવે હું ઈચ્છું છું કે આપણે અહીંથી શરૂઆત કરીએ અને આ દિશામાં જઈએ તેથી ચાલો ધારીએ કે આ અને ખૂબ ઓછી માત્રામાં છે તેથી હું ઇન્ટેગ્રલના આ ભાગને અંદાજિત કરી શકું છું ફંક્શનના આ પોઈંટે વેલ્યુ દ્વારા અને લંબાઈનો ગુણાકાર કરીને કારણ કે આપણે ધારી રહ્યા છીએ કે અને બદલાતા નથી તેથી તે ખૂબ જ નાનું એલીમેંટ છે કોઈપણ રીતે આપણે લીમીટ શુન્ય થશે બરાબરને તેથી જ્યારે હું આ કરીશ ત્યારે હું તેને આ રીતે લખીશ તો ચાલો આપણે તેને અહીં લખી દઈએ માફ કરજો આ હું લખવા જઈ રહ્યો છું તેથી આ માર્ગ માટે dl સાથે શું છે તેથી ચાલો આપણે તેને પાથ 1 2 3 અને 4 વિદ્યાર્થી વિદ્યાર્થી તેથી એલીમેંટ યોગ્ય છે તેથી હું લખવા જઈ રહ્યો છું તે લંબાઈનું એલીમેંટ છે જે A ના કયા ઘટક સાથે ફાળો આપશે તેથી તે બનશે મારે આ મુલ્યાંકન કરવા માટે કયા કોઓર્ડિનેટ્સ મૂકવા જોઈએ તે હું તેનું મૂલ્યાંકન કરું છું તેથી યાદ રાખો કે કેન્દ્ર તેથી આ પોઈંટ બરાબર ને તે અહીં અંતર છે તેથી આ વસ્તુ છે તેથી આ પાથ 1 થી છે ચાલો પાથ 2 માંથી લેખન જેવી જ અર્થમાં યોગદાન લખીએ મને પાથ 3 માટે લખવા દો ચાલો આપણે ક્રમ બદલીએ તેનાથી કોઈ ફરક પડતો નથી તો પાથ 3 થી dl કઈ રીતે યોગદાન આપશે માઇનસ તે દિશામાં છે તેથી હું ફરીથી લખવા જઈ રહ્યો છું માઇનસ લંબાઈ નો એલીમેંટ તેથી ફરીથી તે થસે અને કયો ઘટક ફાળો આપે છે અથવા વિદ્યાર્થી ફરી ફાળો આપવા જઈ રહ્યો છે અને મારી પાસે અહીં શું છે So this was for path 1 and path 3 ok Now let us go back to the remaining two paths which are path 2 and path 4 So for path 2 what is the differential element What component of A is along this path or તેથી આ પાથ 1 અને પાથ 3 માટે હતું હવે ચાલો બાકીના બે માર્ગો પર જઈએ જે પાથ 2 અને પાથ 4 છે તેથી પાથ 2 માટે ડીફરંશીય્લ એલીમેંટ શું છે આ માર્ગ પર A નો કયો ઘટક આ પાથ સાથે છે વિદ્યાર્થી મારા ઘટક બનશે કોઓર્ડિનેટ્સ કયાં છે વિદ્યાર્થી વિદ્યાર્થી અને જ્યારે હું પાથ 4 પર જાઉં છું ત્યારે મારો dl દિશાને યોગ્ય રીતે નિર્દેશ કરે છે તેથી આ થઈ રહ્યું છે

તેથી બીજા શબ્દોમાં મેં જે કર્યું તે હતું મેં 1 પાથ 3 વત્તા પાથ 3 વત્તા પાથ 2 વત્તા પાથ 4 લીધો જે તે ક્રમમાં છે જે મેં તેને બરાબર કર્યું તો હવે ચાલો આ શરતો 1 અને 3 ને એકસાથે જોઈએ કોમન શું છે અને 2 અને 4 માં માર્ગોમાં તેથી જેમ આપણે અગાઉ કર્યું હતું અમારી યુક્તિ એ છે કે ભાગાકર અને ગુણાકાર કરવાની જે ટર્મ નથી તેનાથી તેથી પ્રથમ બે શબ્દોમાં હું શું કરી શકું ગુણાકાર અને ભાગાકાર છે વિદ્યાર્થી બરાબર તેથી આ બનશે કોમન અને મારી પાસે જે છે તે છે આપણે વાય દ્વારા શું વિભાજીત કર્યું અને બીજી ટર્મ જે મને મળશે તે છે ડેલ્ટા તેથી આ બનશે કોમન અને મારી પાસે જે છે તે છે Ax બ્રેકેટ xનોટ કૉમા yનોટ માઈનસ ડેલ્ટા y બાય ટુ બ્રેકેટ ઓવર માઈનસ બ્રેકેટ Ax બ્રેકેટ xનોટ કૉમા yનોટ પ્લસ ડેલ્ટા y બાય ટુ આખુ સુત્ર ડીવાઈડ બાય ડેલ્ટાy આપણે y દ્વારા શું ડીવાઈડ કર્યું અને બીજી ટર્મ જે મને મળશે તે ડેલ્ટા છે

તેથી પહેલાની જેમ આપણે તે લીમીટ લઈશું તેથી આ એક લીમીટ છે તેથી પછી આ સુત્ર બનશે વિદ્યાર્થી dS dS ઓકે dS અહીં પ્રથમ ટર્મનું શું થાય છે આ છે તે પાર્શીયલ છે તે કયા ઘટકના પાર્શીયલ ડેરીવેટીવ જેવું લાગે છે ને સંબંધિત તેને લગતું વિદ્યાર્થી y y પરંતુ નકારાત્મક સાઈન સાથે તેથી આ બને છે અને બીજી ટર્મ એ y કોમ્પોનંટ નું પાર્શીયલ ડેરીવેટીવ છે તેથી વત્તા ચિહ્ન સાથે બરાબર અને તે એ છે કે જો તમે અહીં કર્લ કરો તો આ કર્લનો કયો ઘટક છે તેથી ત્યાં x અને y છે x અને y જે ખૂટે છે તે z છે તેથી આ વાસ્તવમાં અહીં z ઘટક છે તેથી આ એક ભૌમિતિક વિચારથી શરૂઆત છે જેણે આપણને ખૂબ જ સાહજિક રીતે પ્રમેયનું નિવેદન આપ્યું સાબિતી ફરીથી ખૂબ જ મુશ્કેલ નથી અમે માત્ર એક સપાટી અને સપાટીની આસપાસની રેખા પર જોયું અને અમે એક સરળ ઈંટેગ્રેશન કર્યું તેથી આ આપણને એક z કોમ્પોનંટ આપ્યો જો તમારી પાસે જનરલ સરફેસ છે કે જે દરેક નોર્મલને દિશામાં ગોઠવાયેલ હોય તો તમને ત્રણેય ઘટકો મળશે તેથી ફરીથી ખૂબ જ સીધી રીતે ઇન્ટિગ્રેલ્સ અને ફ્લક્સ વિશે સરળ ઉપયોગ કરીને તો આ અમને સ્ટોકના પ્રમેય વિશે કહે છે હવે આગળ વધતા સ્ટોકના પ્રમેયમાં એક નાનો તફાવત છે જેના વિશે આપણે વાત કરીશું તેથી સ્ટોકની પ્રમેય પહેલાની જેમ પરંતુ જેને મલ્ટીપ્લાય કનેક્ટેડ રીજીયન કહેવામાં આવે છે તે ઠીક છે તેથી અગાઉ અમે અહીં અમારી સપાટી હતી ત્યાં હોલ હતું ત્યાં મારો મતલબ હોમેજીનાયસ હતો ત્યાં કોઈ હોલ ન હતા અને ઇન્ટેગ્રલ એ બાઉન્ડિંગ સપાટી ગામાની આસપાસ હતી હવે મલ્ટીપ્લાય કનેક્ટેડ રીજીયનમાં આપણી પાસે જે હશે તે ચાલો આપણે આવી સપાટી કહીએ પરંતુ આપણે કહીએ કે તેમાં એક હોલ છે જે હોલ અસ્તિત્વમાં નથી ઉદાહરણ તરીકે કદાચ એવું છે કે ત્યાં કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો નથી અથવા આપણે કહીએ કે તે એક રૂમ છે અને રૂમની અંદર ફેરાડે કેજ છે ફેરાડે કેજની અંદર આપણે જાણીએ છીએ કે ક્ષેત્ર 0 છે તો શા માટે ગણતરી કરવાનો પ્રયાસ કરો તેથી આપણે તે એરીયા અથવા વોલ્યુમને ગણતરીમાંથી બાકાત રાખીએ છીએ હોલ દ્વારાતેથી આ હોલ છે બરાબર ને તેથી હવે આ સપાટી S અહીં ઉપર બે રેખાઓ અથવા કન્ટુરથી બાઉન્ડ થયેલ છે તેથી એક આ એક છે તેથી આપણે તેને કરી શકીએ છીએ અને અહીં બીજી રેખા છે જે જે કંટુર જે બાઉંડ કરે તે છે અને અમે જાણવા માગીએ છીએ કે આવી સપાટી માટે આવા વોલ્યુમ માટે સ્ટોકની પ્રમેય શું કહે છે હવે જેમ તમે જોઈ શકો છો પ્રમેયનું નિવેદન તમને બે રેખાના ઇન્ટિગ્રલ્સ વચ્ચેનો તફાવત બતાવે છે અગાઉ અમારી પાસે માત્ર એક જ લાઇન ઇન્ટિગ્રલ હતી હવે આપણી પાસે બે લાઇન ઇન્ટિગ્રલ્સ છે અને અને આ માટે સાહજિક સમજૂતી શું છે તે ફરીથી ભૌમિતિક ચિત્ર જેવું જ છે જે આપણી પાસે હતું કે અહીં ઘણા બધા સ્વર્લ છે તેથી જો હું આને અહીં લઈ જાઉં તો આ સ્વર્લ અહીંથી બીજે ક્યાંય રદ થયું નથી તેવી જ રીતે જ્યારે હું આ સપાટીના એલીમેંટને અહીં લઈ જાઉં છું ત્યારે હું અહીં સાથે ભાગ લેવા જઈ રહ્યો છું તે કોઈપણ જગ્યાએથી રદ થવાનો નથી તેથી જો હું આને કહુ તો ચાલો આને કહીયે તેથી આ દિશામાં નિર્દેશ કરે છે અને વિરુદ્ધ દિશામાં નિર્દેશ કરે છે બરાબરનેSo તેથી જ્યારે હું અહીં બજેટીંગ કરું છું કરું છું ત્યારે સમગ્ર બાબત પર શું થશે તે એ છે કે પ્રથમ કોમ્પોનંટ થી આવશે અને દિશા અહીંની દિશા જેવી જ છે જે મેં ની બતાવી છે બરાબરનેતેથી તે આ દિશામાં છે તો આ પદ બરાબર છે કે અહીં માઇનસ સાઇન કેમ છે તમે જોઈ શકો છો કે આ સપાટીના એલીમેંટ માટે જે ભાગ રદ થયો નથી તે વાસ્તવમાં આ દિશામાં વહેતો હતો પરંતુ જો હું એક કંવેન્શન લઈશ મારા કંટુર માટે તો ચાલો આપણે કાઉન્ટરક્લોકવાઇઝ રીતે કહીએ તેથી અહીં કાઉન્ટરક્લોકવાઇઝ છે કાઉન્ટરક્લોકવાઇઝ રીતે બતાવવામાં આવે છે તો પછી અહીં આ કંટ્રીબ્યુશન અહી કાઉન્ટરક્લોકવાઇઝ દિશામાં દેખાય છે તેથી તેથી જ મારે અહીં માઇનસ સાઇન મુકવું પડશે બરાબરને તેથી આ બીજી પદ છે તેથી ફરીથી આ કંવેંશન યુનીવર્સલ ન હોઈ શકે કેટલાક પુસ્તકોમાં અલગ ઓરીએંટેશન અથવા ઓરીએંટેશન ની રીત હોઈ શકે છે તેથી જ્યારે હું તેને આ રીતે લખીશ ત્યારે અને તે એકજ પ્રકારના કંવેંશન અનુસરે છે અને જે ઘડિયાળની દિશામાં છે બરાબરને અને પછી તમે આ વિચારને જોડાયેલા રીજીયોનના ગુણાકાર કરવા માટે વાપરી કરી શકો છો તેથી ચાલો આપણે કહીએ કે મારી પાસે વોલ્યુમ જેવી બહુવિધ વસ્તુઓ છે જે અહીંથી રદ કરવામાં આવી છે તેથી ઓવરોલ તેને ગામા કહેવા દો અને હું આને કહીશ તેથી શું થશે કે મારે આ દરેક માટે લાઇન ઇન્ટિગ્રલ્સને દરેક સાથે બાદ કરવી પડશે તેથી જો હું અહીં આ પ્રકારના n હોલ છે આ હોલ 1 હોલ 2 હોલ 2 મારો મતલબ માફ કરશો આ હોલ n છે મારી પાસે જમણી બાજુએ કેટલા સમેશન કેટલા ઈંટ્રેગલ છે તેથી એક અને પછી માઈનસ તેથી મારી પાસે ફરીથી જમણી બાજુએ કુલ n વત્તા 1 ઈંટ્રેગલ છે તે ડાયરેક્શન એક સારો મુદ્દો છે તેથી ડાયરેક્શન કાઉન્ટરક્લોકવાઇઝ રીતે હોવી જોઈએ તે દિશાઓ એક સારો મુદ્દો છે તેથી દિશા કાઉન્ટરક્લોકવાઇઝની દિશામાં હોવી જોઈએ તેથી તે આ ન હોવું જોઈએ તે આવુ હોવી જોઈએ યોગ્ય કરવા બદલ આભાર જેથી બધા કાઉન્ટરક્લોકવાઇઝ છે બરાબરને તેથી જેમ હું આનાથી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરું છું તે ગણતરીને ઘટાડવામાં અમારી મદદ કરે છે જો હું જાણું છું કે કંઈક એવું છે જે રુચિનું નથી જે મને રસ નથી તો હું શા માટે તેની ગણતરી કરું તેથી હું આ કોમ્પોનંટ ને ઇન્ટિગ્રેશનથી ઓછી કરી શકું છું જેની મને ઓછી કિંમત ચૂકવવાની છે થોડી લાઈન ઇન્ટિગ્રેલ્સનું મૂલ્યાંકન કરવું પડશે જો હું જાણું છું કે એવી કોઈ વસ્તુ છે જે રુચિની નથી જે મારા માટે રસ ધરાવતી નથી તો હું તેની ગણતરી શા માટે કરું તેથી હું આ એલીમેંટને ઈંટેગ્રેશન માંથી દૂર કરી શકું છું એના માટે થોડી વધુ લાઇન ઇન્ટિગ્રલ્સનું મૂલ્યાંકન કરવું પડશે બરાબરને અને હવે સપાટી આને બાકાત કરી રહી છે જે અહીં S ઉપરનો અર્થ છે બરાબર છે તેથી ગુણાકાર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આ સ્ટોકનો પ્રમેય છે જે આપણે કોર્સમાં વાપરીશું અને હવે સરફેસ આને બાકાત કરી રહી છે ક અહીં તેનો મતલબ S નો તેથીઆ જોડાયેલા રીજીયોન માટેને સ્ટોકનો થીયરમ છે જેનો આપણે અભ્યાસક્રમમાં ઉપયોગ કરીશું